આ લેક્ચરમાં આપનું સ્વાગત છે આ લેક્ચરમાં છેલ્લા લેક્ચર નો જ મુદ્દો ચાલુ હશે છેલ્લા લેક્ચરમાં આપણે બોલ્ટ ગ્રૂપ કનેક્શન વિશે ચર્ચા કરી છે જ્યાં બોલ્ટ જૂથ લોડ ને કાટખૂણે પડેલું હોય છે અથવા લોડ બોલ્ટ જૂથ ના કાટખૂણે પડેલો હોય છે જેનો અર્થ છે કે બોલ્ટ જૂથની બહારનો લોડ છે તો તે કિસ્સામાં બોલ્ટ પર વિકસી રહેલા તણાવ બળ અને દરેક બોલ્ટમાં શીયર બળ કેવી રીતે શોધી શકાય તે કેવી રીતે ગણવામાં આવે છે તે આપણે જોયું છે અને તટસ્થ ધરી કેવી રીતે નક્કી કરવામાં આવશે અને તે તટસ્થ ધરીના આધારે કેવી રીતે તણાવ બળ બોલ્ટથી બોલ્ટ સુધી બદલાય છે તે આપણે જોયું છે અને પછી આપણે શોધી કાઢ્યું છે કે દરેક બોલ્ટમાં વિકાસશીલ તણાવ બળ શું હશે અને દરેક બોલ્ટમાં વિકાસ કરતી વખતે શીયર બળ શું હશે અને પછી ક્રિયાપ્રતિક્રિયા સૂત્ર દ્વારા આપણે બોલ્ટ જૂથ તપાસવાની જરૂર છે કે તે બરાબર છે કે નથી તો આપણે જે પણ ચર્ચા કરી છે તે જ પ્રક્રિયાને સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈશું તેથી ઉદાહરણ પર જતાં પહેલાં હું ખૂબ જ ટૂંકમાં હું ગઈકાલે જે પણ ચર્ચા કરી હતી તે ડિઝાઇન પ્રક્રિયાના વિશ્લેષણની ઝાંખી આપીશ તે ડિઝાઈન સ્ટેપ્સ છે એટલે કે આપણે અમુક મૂળભૂત સાથે ડિઝાઈન શરૂ કરવું પડશે આપણને આપવામાં આવ્યું છે કે એક સ્ટેન્ચિયન એક કૌંસ સાથે જોડાયેલ છે પછી તે માળખાથી ચોક્કસ અંતરે ચોક્કસ માત્રામાં બળ સાથે લોડ થાય છે એટલે કે તે એક તરંગી કનેક્શન છે જો તે આપવામાં આવે તો આપણે પહેલા જોવું પડશે કે તે પ્લેન લોડની બહાર છે કે પ્લેન લોડમાં છે તે કનેક્શનના પ્રકાર પર આધાર રાખે છે બરાબર જો તે પ્લેન લોડની બહાર છે તો તે કિસ્સામાં પણ આપણે ચર્ચા કરી છે કે તે કેવી રીતે શરૂ કરવું આપણે પહેલા શું કરીશું આપણે અમુક ધારણાઓથી શરૂઆત કરીશું એટલે બોલ્ટનો વ્યાસ આપવામાં આવ્યો નથી તેથી આપણે ચોક્કસ બોલ્ટ વ્યાસથી શરૂઆત કરી શકીએ છીએ પછી આપણે પિચનું અંતર શોધી શકીએ છીએ પછી આ પ્રકારના બોલ્ટ વ્યાસને કારણે ધારનું અંતર પછી શીયર અને અન્ય વસ્તુઓને લીધે બોલ્ટની મજબૂતાઈ શું હશે તે આપણે શોધવાનો પ્રયત્ન કરીશું તો ફરીથી આપણને ખબર નથી કે કેટલી સંખ્યામાં બોલ્ટ જરૂરી છે કારણ કે તે આપવામાં આવ્યા નથી તો આપણે શું કરી શકીએ આપણે ચોક્કસ સંખ્યાના બોલ્ટ જૂથો ચોક્કસ સંખ્યાની બોલ્ટ રેખાઓ બે કે ત્રણ જે તે હોય તે ધારી શકીએ પછી લાઇન દીઠ બોલ્ટની સંખ્યા કેટલી હશે કે લગભગ આપણે આ મોમેન્ટ સૂત્ર પરથી ગણતરી કરી શકીએ છીએ બરાબર જેથી અહીં ધારો કે પ્રથમ પગલામાં આપણે બોલ્ટનો નજીવો વ્યાસ શોધી શકીએ છીએ અને આપણે પીચ અને કિનારીનું અંતર પ્રદાન કરીશું પછી આપણે ડિઝાઇન શીયર તાકાત અને બોલ્ટ લાઇનની સંખ્યા ધારી શકીએ છીએ અને તરંગીતાને લીધે આપણે બાહ્ય મોમેન્ટ શોધી શકીએ છીએ પછી આપણે આ સૂત્રમાંથી દરેક લાઇન દીઠ બોલ્ટની અંદાજિત સંખ્યા શોધી શકીએ છીએ અને દરેક બોલ્ટમાં શીયર બળ કેટલું છે તે પણ આપણે શોધી શકીએ છીએ પછી આગળના પગલામાં આપણે બોલ્ટ જૂથની ડિઝાઇનની તણાવ શક્તિ અને અંતિમ બોલ્ટની તણાવ શક્તિની ગણતરી કરી શકીએ છીએ અને આપણે વ્યક્તિગત રીતે તપાસવું પડશે કે ચોક્કસ બોલ્ટ પર શીયર બળ ડેવલપ થાય છે તે બોલ્ટની ડિઝાઇન શીયર શક્તિ કરતા ઓછું હોવું જોઈએ અને તે જ રીતે બોલ્ટ પર ડેવલપ થતું તણાવ બળ બોલ્ટની તણાવ શક્તિ કરતા ઓછું હોવું જોઈએ તેથી તે ઓછું હોવું જોઈએ જો તે ઓછું ન હોય તો આપણે બોલ્ટની સંખ્યા વધારવી પડશે અથવા આપણે બોલ્ટનો વ્યાસ વધારવો પડશે અને એકવાર તે સંતુષ્ટ થઈ જાય પછી આપણે આ ક્રિયાપ્રતિક્રિયા સૂત્રનો ઉપયોગ કરીને સંયુક્ત શીયર અને તણાવ શોધવાનું છે કે જે Vsb ભાગ્યા Vdsb આખા નો વર્ગ વત્તા Tb ભાગ્યા Tdb આખા નો વર્ગ 1 કરતા ઓછો અથવા બરાબર હોવું જોઈએ તેથી આ પણ આપણે એકવાર તપાસવું જોઈએ ઠીક છે તો બોલ્ટની સંખ્યા અને બોલ્ટના વ્યાસની દ્રષ્ટિએ આપણી ધારણાઓ બરાબર છે જો તે ઠીક ન હોય તો આપણે બોલ્ટની સંખ્યા અથવા બોલ્ટનો વ્યાસ વધારવો પડશે અને આપણે ફરી એકવાર તપાસ કરવી પડશે બરાબર હવે ચાલો આપણે આ ઉદાહરણ જોઈએ તો આ ઉદાહરણમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ફેક્ટરેડ લોડને કારણે 200 કિલોન્યુટનની વિશ્લેષણ અંતિમ પ્રતિક્રિયાને સ્થાનાંતરિત કરવા માટે કૌંસ કનેક્શન ડિઝાઇન કરો આકૃતિમાં કોલમ ફ્લેંજ ના ચહેરાથી 250 મીમી ની તરંગીતા પર ગર્ડર ની અંતિમ પ્રતિક્રિયા દર્શાવે છે હવે તમારે કોલમ ફ્લેંજ સાથે ટી ફ્લેંજ ને જોડતા બોલ્ટેડ જોઈન્ટને ડિઝાઇન કરવું પડશે સ્ટીલ ગ્રેડ 410 અને બોલ્ટ 4 6 ગ્રેડનો છે તેનો અર્થ એ છે કે અહીં માત્ર આપણને અંતિમ પ્રતિક્રિયા અને તરંગીતાના સંદર્ભમાં બળ આપવામાં આવ્યું છે તેથી P અને e આપવામાં આવે છે અને તે જણાવવામાં આવ્યું છે કે બોલ્ટના કયા ગ્રેડનો ઉપયોગ કરવાનો છે અને કયા પ્રકારના સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે જે તાકાતની ગણતરી માટે જરૂરી છે તો આ વસ્તુઓ ફક્ત આપવામાં આવી છે હવે મારે બોલ્ટની સંખ્યા બોલ્ટનો વ્યાસ શોધવાનો છે અને ગોઠવણીનો અર્થ એ છે કે ધારનું અંતર શું હશે પીચનું અંતર કેટલું હશે તે કેવી રીતે ગોઠવવામાં આવશે કુલ કેટલું હશે ઊંડાઈ ધાર તે વસ્તુઓ આપણે શોધવાના છે તો જો હું અહીં જોઉં કે સૌ પ્રથમ આ તણાવ કૌંસ સાથે જોડાયેલ છે અને 200 કિલોન્યુટનનો લોડ જે e ના અંતરે P છે તે 250 મીમી બરાબર છે આ બે વસ્તુઓ આપવામાં આવી છે બરાબર તો આપણે ઉકેલ માટે જવું પડશે અહીં એ પણ કહેવામાં આવ્યું છે કે ફૂ એટલે કે સ્ટીલનો ગ્રેડ fe410 હતો એટલે કે સ્ટીલ પ્લેટની અંતિમ તાકાત 410 MPa જેટલી હશે તેવી જ રીતે બોલ્ટમાં 4 6 ગ્રેડના બોલ્ટ તરીકે fub અંતિમ તાકાતનો ઉપયોગ કરવામાં આવે છે તેથી fub 400 MPa ની બરાબર હશે અને આપણે બોલ્ટ ગામા mb માં આંશિક સલામતી પરિબળ પણ જાણીએ છીએ જે 1 25 છે અને મજબૂતાઈની ગણતરી માટે જરૂરી છે હવે મોમેન્ટ પણ આપણે ગણતરી કરી શકીએ છીએ કે તે P ગુણ્યાં e છે તેથી 200 કિલોન્યુટન ગુણ્યાં e એ 250 મિલીમીટર હતું તેથી આ 50000 કિલોન્યુટન મિલીમીટર આવે છે હવે આપણે બોલ્ટની ચોક્કસ સંખ્યા નક્કી કરવી પડશે માફ કરશો બોલ્ટનો ચોક્કસ વ્યાસ તેથી બોલ્ટનો વ્યાસ આપણે પ્રદાન કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે કહો કે કનેક્શનમાં બોલ્ટનો 24 મીમી વ્યાસ આપવામાં આવે છે તેથી જો આપણે બોલ્ટની 24 સંખ્યા આપીએ તો છિદ્રનો વ્યાસ 24 વત્તા 2 તરીકે 26 mm d0 હશે આ કોષ્ટક 19 પરથી આપણે શોધી શકીએ છીએ IS 800 નું કોષ્ટક 19 બરાબર હવે ચોખ્ખું ક્ષેત્રફળ આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ કે 0 78 ગુણ્યાં pi ભાગ્યા 4 ગુણ્યાં d વર્ગ શીયર પ્લેન થ્રેડોમાંથી પસાર થઈ રહ્યું છે તેથી આપણે 0 78 વડે ગુણાકાર કરી રહ્યા છીએ કે નહીં તો તે pi ભાગ્યા 4 ગુણ્યાં 24 વર્ગ થશે તેથી સલામત બાજુએ રહેવા માટે આપણે ધારીએ છીએ કે ચોખ્ખો વિસ્તાર ઘટીને 0 78 થશે તેથી જો આપણે ગણતરી કરીએ તો 353 મિલીમીટર વર્ગ મળશે તેથી આ ચોખ્ખો તણાવ વિસ્તાર છે તેથી તણાવ વિસ્તાર આ રીતે ગણવામાં આવશે હવે અન્ય વિગતો જેમ કે પીચ અંતર આપણે 2 5 ગુણ્યાં 24 2 5d તેથી આ 60 મીમી હશે અને લઘુત્તમ કિનારી અંતર e 1 5 ગુણ્યાં d0 હશે d0 એ 26 છે તેથી તે 39 આવે છે બરાબર તેથી આપણે આ માપદંડ પરથી ન્યૂનતમ પિચ અને કિનારી અંતર માપદંડ આપણે પ્રદાન કરી શકીએ 60 ની જગ્યાએ પિચનું અંતર 65 મીમી બનાવીએ ચાલો આપણે લઘુત્તમ 39 ની જગ્યાએ ધારનું અંતર 40 મીમી બનાવીએ બરાબર તેથી આ બે આપણે પ્રદાન કરીએ છીએ તેનો અર્થ એ છે કે d આપણે 24 પ્રદાન કર્યું છે અને આ d પિચ અને ધારના અંતરને કારણે આપણે ગણતરી કરી રહ્યા છીએ અને આપણે 65 અને 40 તરીકે પ્રદાન કરીએ છીએ બરાબર હવે સિંગલ શીયરમાં બોલ્ટ ની મજબૂતાઈ હશે Vsd આપણે Anbfub ભાગ્યા વર્ગમૂળ 3 ગામા mb દ્વારા શોધી શકીએ છીએ તેથી જો આપણે મૂલ્ય Anb પ્રદાન કરીએ તો આપણે ગણી શકીએ છીએ કે 353 મિલીમીટર વર્ગ ગુણ્યાં fub એ 400 ન્યૂટન પ્રતિ મિલીમીટર વર્ગ છે અને રુટ 3 ગુણ્યાં ગામા mb છે આપણે જાણીએ છીએ કે કોડલ જોગવાઈ મુજબ તે 1 25 છે અને આ 65 22 ગુણ્યાં 10 ની 3 ઘાત ન્યુટન આવી રહ્યું છે તેથી બોલ્ટ Vsd ની શીયર મજબૂતાઈ આપણે શોધી શકીએ છીએ કે તે 65 22 ન્યૂટન ગુણ્યાં 10 ની 3 ઘાત અથવા 65 22 કિલોન્યુટન છે તેથી બોલ્ટની શીયર મજબૂતાઈ આપણે બોલ્ટ વ્યાસ 24 મીમી ના આધારે શોધી શકીએ છીએ આપણે શીયર મજબૂતાઈ શોધી શકીએ છીએ હવે આપણે બોલ્ટની તણાવ શક્તિ Tdb પણ શોધી શકીએ છીએ તે Tdb બરાબર Tnb ભાગ્યા ગામા mb હશે Tnb એ 0 9fub ગુણ્યાં Anb અને ગામા mb છે અને જો હું આ મૂલ્ય મૂકું તો fub મૂલ્ય 400 છે Anb મૂલ્ય 353 ભાગ્યા ગામા mb 1 25 છે તેથી જો આપણે આ મૂલ્ય મૂકીએ તો આપણે 127 08 ગુણ્યાં 10 ની 3 ઘાત ન્યૂટન અથવા 127 08 કિલોન્યુટન શોધી શકીએ છીએ તો Tdb બોલ્ટની ડિઝાઇન તણાવ શક્તિનું મૂલ્ય આપણે 127 08 કિલોન્યુટન તરીકે શોધી શકીએ છીએ માફ કરશો 127 નહીં આ ગણતરી જો આપણે 101 66 ન્યુટન કરીએ અથવા તે 101 66 કિલોન્યુટન કરીએછે જો આપણે 1 25 વડે ભાગીએ તો તે 101 66 ગુણ્યાં 10 ની 3 ઘાત અથવા નવા 101 66 કિલોન્યુટન થશે કિલોન્યુટન તેથી Tdb અને Vsd ની ગણતરી કરવામાં આવી છે એટલે કે ડિઝાઇન શીયર શક્તિ અને ડિઝાઇન તણાવ શક્તિની ગણતરી કરવામાં આવી છે હવે આપણે બોલ્ટની સંખ્યા શોધવાની છે બોલ્ટની સંખ્યા આપણે શોધી શકીએ છીએ પરંતુ તે પહેલાં આપણે બોલ્ટ લાઇનની સંખ્યા ધારી લેવી પડશે આ કિસ્સામાં ચાલો ધારીએ કે બોલ્ટ લાઇનની સંખ્યા n ડેશ તરીકે 2 બરાબર છે તેથી જો આપણે બોલ્ટ લાઇનની સંખ્યા નક્કી કરીએ તો આપણે બોલ્ટ લાઇન દીઠ બોલ્ટની સંખ્યા શોધી શકીએ છીએ આપણે આ સૂત્રમાંથી શોધી શકીએ છીએ કે P ગુણ્યાં n ડેશ ગુણ્યાં Vsd તેથી જો આપણે આ મૂલ્ય મૂકીએ તો આપણે શોધી શકીએ છીએ કે 6 ગુણ્યાં મોમેન્ટ 50000 કિલોન્યુટન મિલીમીટર ભાગ્યા p એ 65 છે અને બોલ્ટ લાઇન n ડેશ 2 તરીકે લેવામાં આવ્યો છે અને Vsd 65 22 છે બરાબર તેથી n આપણે 5 95 અથવા 6 તરીકે શોધી શકીએ છીએ તેથી આપણે દરેક બોલ્ટ લાઇનમાં 6 બોલ્ટ પ્રદાન કરી શકીએ છીએ એટલે કે 6 બોલ્ટ આપણે દરેક 2 લાઇનમાં આપી શકીએ છીએ બરાબર તેથી જો આપણે 6 બોલ્ટ પ્રદાન કરીએ અને આપણે જાણીએ કે પીચનું અંતર 65 હતું અને કિનારીનું અંતર 40 મીમી જેટલું માનવામાં આવ્યું હતું તેથી 40 અને 65 તેથી h એ સૌથી નીચેના કૌંસથી સૌથી ઉપરના ટોચના સૌથી બોલ્ટ કેન્દ્ર સુધીની ઊંડાઈ હશે તો આ હું શોધી શકું છું કારણ કે તે 5 ગુણ્યાં 65 વત્તા 2 ગુણ્યાં 40 ઓછા 40 હશે કુલ અંતર 5 ગુણ્યાં 65 વત્તા 2 ગુણ્યાં 40 અને ઓછા 40 હશે કારણ કે અહીં સુધી મેં કહ્યું તેમ તે 40 છે તેથી h 5 ગુણ્યાં 65 થશે બોલ્ટની 6 સંખ્યા વત્તા 2 ગુણ્યાં 40 માફ કરશો 1 ગુણ્યાં 40 તો તેનો અર્થ એ કે આ 365 મિલીમીટર હશે તેથી h મૂલ્ય આપણને 365 મિલીમીટર મળી રહ્યું છે બરાબર હવે મારે tb અંતિમ બોલ્ટનું t મૂલ્ય શોધવાનું છે તે અંતિમ બોલ્ટ દ્વારા કેટલું બળ વહન કરવામાં આવશે આ તણાવ બળ કે જેની આપણે ગણતરી કરીશું તો તેની ગણતરી માટે આપણે yi અને yi વર્ગનો સરવાળો જાણવો પડશે તેથી જો આપણે આને એક પછી એક મૂકીએ તો હું yi અને yi વર્ગનો સરવાળો શોધી શકું છું એટલે કે આ 3 3 6 છે તેથી જો હું આમાં વિચારું કે આ કૉલમ ફ્લેંજ છે તેથી આ મૂલ્ય h બરાબર 365 છે અને આપણે શોધી શકીએ છીએ કે તટસ્થ અક્ષનું અંતર h ભાગ્યા 7 હશે એટલે કે 365 ભાગ્યા 7 આ 52 14 થશે તેથી 52 14 એટલે કે આ સુધી તે 40 છે તેથી તે ક્યારેક અહીં જેવું હશે તટસ્થ ધરીની ઊંડાઈ અહીં હશે તેથી હવે હું yi નો સરવાળો શોધી શકું છું કારણ કે તે એક પછી એક હશે જો હું ધ્યાનમાં લઈશ તો આ વાસ્તવમાં 65 yi હશે 2 બોલ્ટ લાઇન માટે તે ગુણ્યાં 2 હશે જેથી આપણે 65 વત્તા 40 ઓછા 52 14 ની ગણતરી કરી શકીએ આ y1 છે બરાબર આ એક છે બીજો 130 વત્તા 40 ઓછા 52 14 છે આ બીજો y2 છે આ y1 છે y3 એ જ રીતે 195 વત્તા 40 ઓછા 52 14 હશે પછી ચોથો 260 વત્તા 40 ઓછા 52 14 હશે પછી પાંચમો 235 વત્તા 40 ઓછા 52 14 થશે તો yi નો સરવાળો આ શું હશે તેથી જો આપણે તે મૂલ્યની ગણતરી કરીએ તો yi નો સરવાળો આપણને 1828 6 મિલીમીટર તરીકે મળશે બરાબર તો yi નો સરવાળો એટલે y1 વત્તા y2 માફ કરશો આ y1 આ y2 છે આ y3 છે જેમ કે y4 અને y5 અને 2 નંબરની બોલ્ટ લાઇન છે તેથી જ આપણે 2 સાથે ગુણાકાર કરીએ છીએ બરાબર તેથી yi નો સરવાળો હું શોધી શકું છું એ જ રીતે હું yi વર્ગનો સરવાળો શોધી શકું છું જો હું પ્રથમ એક y1 ની ગણતરી કરું તો તે 52 86 હશે પછી બીજો 117 86 થશે ત્રીજો 182 86 હશે જે રીતે મેં yi ની ગણતરી કરી છે તે જ રીતે હું yi વર્ગ ની ગણતરી કરી શકું છું 86 વર્ગ વત્તા 312 86 વર્ગ તેથી yi વર્ગનો સરવાળો 418877 8 મિલીમીટર વર્ગ બનશે અને ymax આપણે શોધી શકીએ છીએ કે ymax આ એક 312 86 હશે ymax હું શોધી શકું છું તો એકવાર આપણે ymax શોધી કાઢીએ એટલે કે જો તટસ્થ ધરી આ રીતે અનુસરી રહી હોય તો ymax હું શોધી શકું છું કે આ બોલ્ટ છે ત્યાં 1 2 3 4 5 અને 6 છે તો આ રીતે આ ymax છે અને તણાવને કારણે મહત્તમ બોલ્ટ બળ એક અત્યંત ટોચમાં વિકસિત થશે સૌથી વધુ બોલ્ટ મહત્તમ તણાવ બળ tmax વિકસાવશે તેથી આપણે tmax મૂલ્યની ગણતરી કરી શકીએ છીએ તેથી tmax M ગુણ્યાં ymax ભાગ્યા yi વર્ગના સરવાળા દ્વારા બનશે તેથી જો હું આ M મૂલ્ય 50000 કિલોન્યુટન મીટર મુકું અને ymax આપણે 312 86ની ગણતરી કરી છે બરાબર તો yi વર્ગનો સરવાળો 418877 8 છે તેથી જો આપણે આ મૂલ્યને મૂકીએ તો આપણે 37 35 કિલોન્યુટન તરીકે મૂલ્ય શોધી શકીએ છીએ આ જટિલ બોલ્ટ પર વિકસિત તણાવ બળ છે અને તે Tdb મૂલ્ય 101 66 કિલોન્યુટન મૂલ્ય કરતાં ઓછું છે બરાબર તેથી આપણે જે જોઈ શકીએ છીએ કે એક્સ્ટ્રીમ બોલ્ટ પર મહત્તમ તણાવ બળ વિકસિત થાય છે તે બોલ્ટની તણાવ વહન ક્ષમતા કરતાં ઓછું છે તો આ બરાબર છે તેનો અર્થ એ છે કે આ કિસ્સામાં પસંદ કરેલ બોલ્ટની સંખ્યા બરાબર છે હવે ફરીથી આપણે શોધીશું કે દરેક બોલ્ટમાં કેટલું શીયર બળ હશે આપણે વિચારીએ છીએ કે કુલ બળ ભાગ્યા n કુલ સંખ્યા કારણ કે આપણે ધારણાની શરૂઆતમાં ધારીએ છીએ કે તમામ બોલ્ટ સમાન બળ વહન કરશે એટલે ડાયરેક્ટ બળ ઠીક છે તેથી Vsb જટિલ બોલ્ટમાં શીયર બળ એટલે કે દરેક બોલ્ટમાં p હશે p 200 છે ભાગ્યા બોલ્ટની સંખ્યા બોલ્ટની સંખ્યા 2 ગુણ્યાં 6 હશે કારણ કે દરેક લાઇનમાં બોલ્ટની સંખ્યા 6 છે અને ત્યાં 2 બોલ્ટ લાઇન છે તેથી 2 ગુણ્યાં 6 તેથી આ 16 67 કિલોન્યુટન આવી રહ્યું છે બરાબર અને આ શીયર બળ વહન ક્ષમતા કરતાં ઓછું છે એટલે કે બોલ્ટની શીયર તાકાત ક્ષમતા છે જે 65 22 કિલોન્યુટન છે આ મૂળભૂત રીતે Vdsb છે બરાબર તેથી Vsb બોલ્ટમાં શીયર બળ 16 67 કિલોન્યુટન તરીકે મળી શકે છે જે આના કરતા ઓછું છે તેથી વ્યક્તિગત રીતે આ બરાબર છે તેનો અર્થ એ છે કે અંતિમ બોલ્ટ ટેન્સાઈલ દૃષ્ટિકોણથી અને શીયર બળ દૃષ્ટિકોણથી બરાબર છે હવે જો તે સંયુક્ત રીતે કાર્ય કરે છે તો આપણે ક્રિયાપ્રતિક્રિયાના સૂત્રમાંથી તપાસવું પડશે કે આ સૂત્રના સંયોજનને આપણે Vsb ભાગ્યા Vdsb Tb ભાગ્યા Tdb દ્વારા તપાસવું પડશે તે 1 કરતા ઓછું હોવું જોઈએ તો તેનો અર્થ છે આપણે મૂલ્યોની ગણતરી કરી શકીએ છીએ કે 16 67 ભાગ્યા Vdsb 65 22 હતું વત્તા વિકસિત તણાવ બળ 37 35 હતું અને બોલ્ટની તણાવ ક્ષમતા 101 66 હતી અને જો આપણે ગણતરી કરીશું તો તે 1 કરતા ઓછી હોવી જોઈએ આ મૂલ્ય 0 2 આવે છે 0 કરતા ઘણું ઓછું છે બરાબર તેનો અર્થ એ છે કે જો આપણે સંયોજન કરી જોઈ રહ્યા છીએ કે બોલ્ટ જૂથો તણાવ અને શીયર બંનેથી સુરક્ષિત છે ખરું તો આ રીતે આપણે તપાસ કરવી પડશે હવે આપણે અહીં થોડા પાસાઓ જોઈ શકીએ છીએ ક્રિયાપ્રતિક્રિયા સૂત્ર દર્શાવે છે કે સંયુક્ત ગુણાંક 1 ની જગ્યાએ માત્ર 0 2 આવે છે બરાબર તેથી તે બોલ્ટ નંબર એકના આ સંયોજન સાથે ઘણું છે નંબર બે Vsb ઘણી ઓછી હતી અને Tb પણ 101 ની સરખામણીમાં ઘણું ઓછું હતું Vsb પણ 65 ની સરખામણીમાં ઘણું ઓછું હતું તેનો અર્થ એ કે તે વધુ ડિઝાઇન કરેલ હોઈ શકે છે તેથી 6 બોલ્ટના સ્થાને આપણે 4 અથવા 5 બોલ્ટ ની સંખ્યા પર આવી શકીએ છીએ અને આપણે તપાસ કરી શકીએ છીએ ડિઝાઇનમાં અર્થતંત્ર બનાવવા માટે આપણે શું કરી શકીએ છીએ આપણે સંખ્યા બદલી શકીએ છીએ જેનો અર્થ આપણે બોલ્ટની સંખ્યા ઘટાડી શકીએ છીએ અને પછી આપણે ફરી એકવાર તપાસી શકીએ અથવા બોલ્ટનો વ્યાસ પણ ઘટાડી શકાય છે જો આપણે બોલ્ટનો વ્યાસ ઘટાડીએ તો તાકાતની ક્ષમતામાં પણ ઘટાડો થશે તો પણ આપણે ચકાસી શકીએ છીએ બરાબર તેથી જો તે ઘણું ઊંચું હોય તો તેનો અર્થ એ કે ડિઝાઇન વધુ સુરક્ષિત છે તેને અર્થતંત્ર બનાવવા માટે આપણે ફરીથી ડિઝાઇન કરી શકીએ છીએ એટલે કાં તો આપણે બોલ્ટની સંખ્યા ઘટાડવી પડશે અથવા બોલ્ટનો નજીવો વ્યાસ ઘટાડવો પડશે તેથી જો આપણે તે ઘટાડીએ તો આપણે આર્થિક લાવવાનો પ્રયાસ કરવો પડશે તેથી જો આપણે બોલ્ટની સંખ્યા આપોઆપ ઘટાડીએ કે ક્રિયાપ્રતિક્રિયા સૂત્ર તે 1 કરતા ઘણું ઓછું હતું તે 1 ની નજીક હશે બરાબર તો આ રીતે આપણે વિચારી શકીએ છીએ બરાબર તે જ સમયે જો આપણે તે ક્રિયાપ્રતિક્રિયા સૂત્રમાંથી જોશું જો તે 1 કરતાં વધુ હોય તો આપણે તેને સુરક્ષિત બનાવવા માટે બોલ્ટની સંખ્યા અથવા બોલ્ટનો વ્યાસ વધારવો પડશે આ રીતે આપણે કરી શકીએ છીએ આભાર